પ્રિય સહભાગીઓનું સ્વાગત છે આજના મોડ્યુલ માં આપણે ક્રોનેમિક્સ ની ચર્ચા કરીશું જે બિન મૌખિક કોમ્યુનિકેશન ના સંદર્ભમાં સમયનો અભ્યાસ છે ક્રોનેમિક્સ એ કોમ્યુનિકેશનના બિન મૌખિક પાસાઓનુ ઉપપ્રકાર છે જે આ ક્ષેત્રમાં અભ્યાસ વિસ્તૃત થતાં ઉભરી આવ્યુ છે પરંપરાગત રીતે સમયને એબસ્ટ્રેક ખ્યાલ તરીકે ગણવામાં આવે છે અને તે આ સંદર્ભમાં છે કે ભાષાકીય રીતે આપણે આ વિચારને જુદા જુદા રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહોમાં રજૂ કરીને પ્રતિભાવ આપ્યો છે ઉદાહરણ તરીકે ગુણવત્તો સમય અથવા સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી જો કે આપણને લાગે છે કે જેમ કોમ્યુનિકેશનના બિન મૌખિક પાસાઓના ક્ષેત્રમાં અભ્યાસ તેમના પરિપ્રેક્ષ્ય ને વિસ્તૃત કરવા માટે શરૂ થયો છે સંસ્થાકીય વર્તન વ્યવસાયિક સંચાર તેમજ માનવશાસ્ત્રના ક્ષેત્રોમાં લોકોએ સમયના પરિમાણોનો ખાસ સંદર્ભમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું સમયના અભ્યાસ આધારિત કોમ્યુનિકેશન તેના પર આધાર રાખે છે કે વિવિધ સંસ્કૃતિમાં વિવિધ કાર્ય સંસ્કૃતિઓમાં લોકો કેવી રીતે જુએ છે અને તેમના સંવાદોમાં તેમજ અન્ય લોકો સાથેના તેમના સંબંધોમાં તેમની ક્રિયાપ્રતિક્રિયા માં સમયનું માળખુ રચે છે સંચારના ક્ષેત્રમાં આપણે એ પણ અભ્યાસ કરીએ છીએ કે કેવી રીતે અલગ અલગ રીતે લોકો તેને પ્રતિસાદ આપે છે અને તેથી કયા પ્રકારના બિન મૌખિક સંદેશાઓ તેઓ તેમની સાથે સંચારિત કરવાનો પ્રયાસ કરે છે સમયના સંદર્ભમાં આપણા મૂલ્યો આપણા વલણ તેમજ બિન મૌખિક કોમ્યુનિકેશનના અન્ય પાસાઓમાં પ્રતિબિંબિત થાય છે અને આ બાબતોને એવી રીતે સમજી શકાય છે કે આપણે આપણો સમય કેવી રીતે પસાર કરીએ છીએ શું આપણે તેનો બગાડ કરીએ છીએ શું આપણે વસ્તુઓ મુલતવી રાખીએ છીએ શું આપણે સમયનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ અલબત્ત સમયની આપણી સમજણ અને મૂલ્યાંકનને આપણે જે રીતે પ્રતિભાવ આપીએ છીએ તેમાં વ્યક્તિગત વિવિધતાઓ છે પરંતુ તે જ સમયે આપણે જોઈએ છીએ કે NVC ના આ પાસા પર સાંસ્કૃતિક અસર પણ મૂલ્યવાન છે મનુષ્ય તરીકે આપણી પાસે એક જટિલ સમયની ઓળખ છે જે વ્યક્તિગત તેમજ સામાજિક સાંસ્કૃતિક અને વ્યાવસાયિક સ્તરે વિવિધ કક્ષાએ બનાવવામાં આવી છે તમામ પ્રકારના મૌખિક સંદેશાઓ તેમજ બિન મૌખિક સંદેશાઓની પોતાની અસ્થિરતા હોય છે તેમની પાસે શરૂઆતનો એક પોઇંટ છે અને એક પોઇંટ કે જેના પર તેઓ સમાપ્ત થાય છે તે પોઇંટ પહેલા કંઈક થઈ રહ્યું છે અને અલબત્ત તે પછી કંઈક બીજું થશે તેથી આપણુ કોમ્યુનિકેશન સમયના સંદર્ભમાં અથવા કોમ્યુનિકેશનના બિન મૌખિક પાસાઓની મોટી ઘટનાના સંદર્ભમાં સંદર્ભની બહાર નથી ક્રોનેમિક્સ ભાવનાત્મક સમજણ અને અર્થ સાથે આપણી વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓનો અભ્યાસ કરવાની વધુ ગતિશીલ રીતને આમંત્રિત કરે છે જે સમય સાથે વ્યક્તિગત સામાજિક અને સાંસ્કૃતિક રૂપે આપણી પાસે છે ક્રોનેમિક્સનો અભ્યાસ સમયસર આંતરશાખાકીય સાહિત્યમાંથી વિકસિત થયો છે અને તેમને જીવવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર મનોવૈજ્ઞાનિક તેમજ માનવશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોના સંશોધકો દ્વારા પણ સમર્થન મળ્યું છે લોકો હંમેશા સમયના અભ્યાસો સાથે જુદી જુદી રીતે જોડાયેલા રહ્યા છે પરંતુ આપણે ક્રોનેમિક્સ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કરતા પહેલા અથવા વ્યવસાય અને વ્યાવસાયિક કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં આ સમજણ લાગુ કરતા પહેલા આ વિચારના વિકાસ માટે ઘણા વિદ્વાનોને તેમના યોગદાનને ઓળખવા માટે સૂચિબદ્ધ કરવા પડશે આધુનિક દ્રષ્ટિકોણથી આપણે જોઇએ છીએ કે આ વિચાર સૌપ્રથમ ઇ રોબર્ટ કેલી દ્વારા વિકસાવવામાં આવ્યો હતો જે ઇ આર ક્લે તરીકે વધુ જાણીતા છે અને તે જ વિચાર વિલિયમ જેમ્સ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો જેને આપણે અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થીઓએ મુખ્યત્વે તેના શબ્દસમૂહના ઉપયોગ માટે તેમની કૃતિઓમાં ચેતનાના પ્રવાહની તકનીક માટે ઓળખીએ છીએ જ્યોર્જ હર્બર્ટ મીડ દ્વારા પણ આ વિચારને આગળ ધપાવવામાં આવ્યો હતો અને માનવ કૃત્યો અને પ્રસ્તુતિના અભ્યાસના આ અગ્રણી વિકાસકર્તાઓએ આપણને આ વિચાર માટે ચેતવણી આપી હતી કે સમય ફક્ત બાહ્ય ઘડિયાળના સમય દ્વારા નિયંત્રિત થતો નથી વિલિયમ જેમ્સે સૂચવ્યું કે સમયનું આંતરિક પરિમાણ પણ છે જેને તેમણે ડ્યુરી મુદ્દત તરીકે ઓળખાવ્યો અન્ય તત્વજ્ઞાની જેને આપણે આ તબક્કે ઓળખવાના છે તે છે હેરોલ્ડ ઈનિસ કેનેડાના પ્રખ્યાત કમ્યુનિકોલોજિસ્ટ જેમણે તેમનું પ્રખ્યાત પુસ્તક ચેંજિંગ કંસેપ્ટ્સ ઓફ ટાઈમ 1952 માં પ્રકાશિત કર્યું હતું તેમણે સંસ્કૃતિના વિકાસ માટે સમયની અસર તેમજ અવકાશનો અભ્યાસ કર્યો હતો હેરોલ્ડ ઈનિસના વિચારોને માર્શલ મેકલુહાને વધુ સમૃદ્ધ બનાવ્યા હતા જેમણે કેટલાક કાર્યોમાં સમય અને માનવ સંચારની ચર્ચા કરી હતી આપણે મુખ્યત્વે મેકલુહાનને તેમની રચનાઓમાં વૈશ્વિક ગામ શબ્દનો પરિચય આપવા માટે જાણીએ છીએ પરંતુ તેમણે સમયના ખ્યાલ વિશે પણ વાત કરી છે 1952 માં જ એ જ વર્ષે જેમાં હેરોલ્ડ ઈનિસે પોતાનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું એડવર્ડ ટી હોલએ તેમનું પુસ્તક ધ પ્રોસેસ ઓફ ચેંજ પણ પ્રકાશિત કર્યું હતું હોલએ આગામી ચાર દાયકાઓમાં સમય અને સામાજિક સાંસ્કૃતિક સંબંધો વિશે સમયાંતરે લખ્યુ હતુ અને તેમના વિચારોએ અન્ય સંશોધકોને સમાન અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા વાસ્તવિક શબ્દ ક્રોનેમિક્સ 1972 માં કેનેડિયન ભાષાશાસ્ત્રી અને સેમિઓટિશિયન ફર્નાન્ડો પોયાટોસ દ્વારા બનાવવામાં આવ્યો હતો વક્તા અભિનેતાની કોમ્યુનિકેશન પ્રણાલી સાથે વ્યવહાર કરતી વખતે પોયાટોસએ ક્રોનેમિક્સની ટૂંકમાં ચર્ચા કરી કે જે ખ્યાલો અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓના જૈવ મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક તત્વ તરીકે સમયની સંભાળ રાખવા સાથે સંબંધિત હતી તેમણે આ વિચારને પેરાલિંગ્વીસ્ટિક અલ્ટર્નેટર્સ ના ક્રોસ સાંસ્કૃતિક અભ્યાસને રૂબરૂ ક્રિયાપ્રતિક્રિયા માં રજૂ કર્યો હતો જે 1975 માં પ્રકાશિત થયો હતો કોમ્યુનિકેશનમાં ક્રોનેમિક્સની રીતે નોંધપાત્ર પાસાઓના ઉદાહરણ તરીકે તેમણે સામાન્ય સામાજિક મુલાકાતો પ્રતિભાવ નિષ્ક્રિયતા દરમિયાન ક્રોસ સાંસ્કૃતિક તફાવતોનો સમાવેશ કર્યો હતો જ્યારે વિવિધ સાંસ્કૃતિક જૂથો વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવે અથવા ઉદાહરણ તરીકે નિર્ણય લેવાનો હોય તેમણે સાંસ્કૃતિક ક્રોનેમિક્સના ભાગ રૂપે વાતચીતના મૌન અને વિરામ તરફ પણ જોયું આ અવલોકનો સાથે ચાલુ રાખીને એન્ડી લકીંગ અને થીસ ફીફર સૂચવે છે કે સમયને લગતો અનુભવ કંઈક બદલવા પર આધાર રાખે છે તેથી ક્રોનેમિક્સ કદાચ એક પ્રકારની પેરાલિંગ્વિસ્ટિક અથવા શ્રેષ્ઠ ભાગનાં લક્ષણ તરીકે શ્રેષ્ઠ કલ્પના કરવામાં આવે છે ટોમ બ્રુનાઉએ 1974 માં સમય અને બિન મૌખિક કોમ્યુનિકેશન પર પ્રથમ લેખ વિકસાવ્યો હતો અને તેમણે 1977 માં ક્રોનેમિક્સને વ્યાખ્યાયિત કરવાનો અને તેની લાક્ષણિકતાઓ દર્શાવવાનો પણ પ્રયાસ કર્યો હતો તો તે 1970નો દાયકો હતો કે જ્યારે ક્રોનેમિક્સના પ્રભાવની મહત્તમ સમજણ વિવિધ સંશોધન વિદ્વાનો દ્વારા ચર્ચિત હતી આ પ્રારંભિક કૃતિઓના સમયથી આપણને લાગે છે કે વ્યાવસાયિક કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ક્રોનેમિક્સના મહત્વ પર સંખ્યાબંધ કૃતિઓ અને ભાષ્યો બહાર આવ્યા છે હું મારી પ્રારંભિક ચર્ચાઓને એડવર્ડ ટી હોલના આ ખ્યાલ પરના તારણોને આધારિત કરીશ તેમણે ત્રણ સમય પ્રણાલીઓને માન્યતા આપી છે અને તેમને તકનીકી ઔપચારિક અને અનૌપચારિક તરીકે નામ આપ્યા છે તેમના અનુસાર તકનીકી સમય એ સમયનું વૈજ્ઞાનિક માપ છે જે સમયને જાળવવાની ચોકસાઈ સાથે સંકળાયેલ છે જેમ કે વિવિધ યાંત્રિક ઉપકરણો ઉદાહરણ તરીકે ઘડિયાળ અને ખિસ્સા ઘડિયાળો મુખ્યત્વે સમય સાચવવા માટે વપરાય છે તેથી ઔપચારિક સમય એ સમય છે જે આપણે આપણી સામાજિક સ્થિતિના આધારે શીખીએ છીએ વેસ્ટ અને ટર્નરે યુએસએ નું એક ઉદાહરણ ટાંક્યું છે અને ઘડિયાળ અને કેલેન્ડર દ્વારા અમેરિકન સમાજ કેવી રીતે સંચાલિત થાય છે તે વિશે વાત કરી છે લોકોને સામાજિક રીતે એવું લાગે છે કે જ્યારે તે બપોરે 1 વાગ્યો હોય ત્યારે સામાન્ય રીતે કામ કરવાનો સમય હોય છે અને જ્યારે રાત્રીએ 1 વાગ્યો હોય ત્યારે સામાન્ય રીતે સૂવાનો સમય હોય છે તે જ સમયે આપણે જોઈએ છીએ કે આપણી સમકાલીન સંસ્કૃતિઓમાં આપણી સમયની વ્યવસ્થા વ્યાપક રીતે નિશ્ચિત અને પદ્ધતિસરની છે તેથી એમ કહેવું કે મોટાભાગના લોકો કામના સ્થળે અને તેમના અંગત જીવનમાં પણ સમાન પેટર્ન ને અનુસરે છે અનૌપચારિક સમય સામાન્ય રીતે વ્યક્તિગત સ્તરે સમયની આપણી સમજ છે હોલએ તેની અંદર ત્રણ અલગ અલગ ખ્યાલો શામેલ કર્યા છે અને તેઓ સમયગાળો સમયસરતા અને પ્રવૃત્તિ છે સમયગાળો એ સમય સાથે સંબંધિત છે જે ઔપચારિક રીતે કોઈ ચોક્કસ પ્રસંગ માટે ફાળવવામાં આવે છે ઉદાહરણ તરીકે ચોક્કસ કાર્યસૂચિ વિષય માટે મીટિંગ માં આપણે 40 મિનિટ ફાળવી હોઈ શકે અને તે જ સમયે કેટલીક ચોક્કસ સંસ્કૃતિઓમાં આપણો અંદાજ સામાન્ય રીતે અચોક્કસ હોઇ શકે છે જ્યારે કેટલીક સંસ્કૃતિઓમાં આપણે પાછળથી જોશું કે આ અંદાજો શક્ય તેટલી ચોકસાઇની નજીક હોવો જોઈએ અને તે જ સમયે વ્યક્તિગત વ્યાખ્યાઓ પણ છે ઉદાહરણ તરીકે જો હું કહું કે હું ત્યાં 2 મિનિટમાં અંદર હોઉં તો આ 2 મિનિટનો મારો બરાબર અર્થ શું છે તે 1 કલાક અથવા બરાબર 2 મિનિટ અથવા કદાચ ક્યાંક 15 થી 20 મિનિટ હશે હોલ દ્વારા અનૌપચારિક સમય સાથે સંકળાયેલું બીજું પાસું સમયસરતા છે જે મૂળભૂત રીતે આપણી ત્વરિતતા છે જે રીતે આપણે સમય સાચવીએ છીએ આપેલ સમયે નિયત સ્થળે પહોંચીએ ત્યારે સામાન્ય રીતે આપણે સમયના પાલક ગણાઈએ છીએ કેટલાક લોકો ધીમા અને સામાન્ય રીતે મોડા આવે છે અને તે જ સમયે સાંસ્કૃતિક જોડાણ પણ હોય છે અમુક સંસ્કૃતિઓમાં ઉદાહરણ તરીકે સમયસરતાનું બરાબર મૂલ્ય નથી કારણ કે મોડું આવવું ઘણીવાર આપણા મોભા અને સત્તાની દ્રષ્ટિ સાથે સંકળાયેલું હોય છે પ્રવૃત્તિ પણ અન્ય ક્રોનેમિક્સ છે જે આપણા ઉપયોગની કિંમત કરે છે અને સમયનુ સંચાલન એ સાંસ્કૃતિક રીતે પણ વ્યાખ્યાયિત થાય છે સમયના આપણા ખ્યાલ સાથે સંકળાયેલ અન્ય પાસાઓ એ છે કે આપણી રાહ જોવાની ઇચ્છા આપણી ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન સમયને જાળવી રાખવાની રીત અને સમયસરતા વગેરેનો ઉપયોગ કેટલી હદ સુધી આપણા દરજ્જાનું પ્રતિબિંબ અને પાવર ગેમ નો એક ભાગ છે આપણે સમયને જે રીતે જોઈએ છીએ આપણે તેની સાથે આપણી સંગત જાળવીએ છીએ અને જે રીતે આપણે તેને મહત્વ આપીએ છીએ તે જીવનશૈલીને અસર કરે છે તે આપણી પોતાની કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે તેમજ મોટા પાયે તે સંસ્થાની કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ બને છે તે લાંબા ગાળે આપણા સંચાર અને વ્યાવસાયિક સંબંધોને પણ અસર કરે છે હોલએ એ પણ ધ્યાન દોર્યું છે કે જ્યાં સુધી આપણા સામાજિક દબાણનો પ્રશ્ન છે ત્યાં સુધી સમય ગાણિતિક લાક્ષણિકતા હોઈ શકે છે આપણને સમયનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તે જ સમયે આપણને ચેતવણી પણ આપવામાં આવે છે કે તેને વધુ વળગી ન રહો જે રીતે વિવિધ સંસ્કૃતિઓ સમયના કાર્યને સમજે છે તે ઘણા જુદા જુદા પાસાઓથી સમજી શકાય છે હોલએ સમયને ભાષા તરીકે સંસ્કૃતિઓમાંથી પસાર થતો દોરો માન્યો છે તેમના મતે તે એક આયોજક તરીકે કામ કરે છે અને તે જ સમયે તે એક સંદેશા પ્રણાલી તરીકે પણ કાર્ય કરે છે તે દર્શાવે છે કે લોકો એકબીજા સાથે કેવી રીતે વર્તે છે અને તે જ સમયે તે આપણને તે વસ્તુઓ વિશે પણ જણાવે છે જેની લોકો કિંમત કરે છે જ્યાં સુધી સમયના માનવીય ખ્યાલનો સવાલ છે ત્યાં સુધી હોલએ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અપનાવ્યું છે તે સૂચવે છે કે સમયની આપણી સભાનતા આપણે જે રીતે કુદરતી લયને પ્રતિભાવ આપવાનું શીખીએ છીએ ત્યાંથી ઉદ્ભવી છે જે ૠતુમાં થતા ફેરફાર દિવસોમાં પરિવર્તન સાથે વિવિધ પાક વગેરેના વાર્ષિક ચક્ર સાથે સંકળાયેલા છે સમયના છુપાયેલા પરિમાણો અત્યંત જટિલ હોવા છતાં મૂળભૂત સમય પ્રણાલીઓને મોનોક્રોનિક અથવા પોલીક્રોનિક અભિગમ ધરાવનાર તરીકે ઓળખાવી શકાય છે હોલ સૂચવે છે કે આપણી મોટાભાગની સંસ્કૃતિઓ મોનોક્રોનિક અથવા પોલીક્રોમિક છે જો કે આ પેટર્ન જે લગભગ ધ્રુવીય વિરોધી છે તે તમામ સંસ્કૃતિઓ પર સખત રીતે લાગુ કરી શકાતી નથી આપેલ સંસ્કૃતિને આમાંથી કોઈ એક માટે પસંદગી હોય તેવી શક્યતા છે અને તે તેના તરફ વધુ ઢળેલ હશે જો કે ત્યાં સાંસ્કૃતિક અને વંશીય ભિન્નતા હોઈ શકે છે ચોક્કસ સંસ્કૃતિ સમયની દ્રષ્ટિએ ચોક્કસ પસંદગી અથવા અભિગમ તરફ વલણ ધરાવતી હોઈ શકે છે પરંતુ તે સંસ્કૃતિમાં આપણે કેટલાક નાના જૂથો જોઇ શકીએ છીએ ઉદાહરણ તરીકે વંશીય જૂથો અથવા પેટા સાંસ્કૃતિક જૂથો જે અલગ રીતે નિકાલ કરવામાં આવે છે અને સમય સાથે અલગ જોડાણ જાળવી રાખેલ હોય છે સામાન્ય રીતે હોલ સૂચવે છે કે ઉત્તરીય યુરોપિયન અને અમેરિકન સંસ્કૃતિઓ મોનોક્રોનિક છે અને ભૂમધ્ય સંસ્કૃતિઓ પોલીક્રોનિક છે તો આપણે સમયના મોનોક્રોનિક અને પોલીક્રોનિક અભિગમ વચ્ચેના તફાવતોને કેવી રીતે જોઈએ છીએ સમયની મોનોક્રોનિક સમજ રેખીય છે અને તે તેની સરખામણીમાં આપણી ઘડિયાળ દ્વારા સંચાલિત થાય છે પોલીક્રોનિક સંસ્કૃતિ બિન રેખીય છે અને તે સમય તરફ વધુ લક્ષી છે તે સમય સાચવવાના વિચારની દ્રષ્ટિએ સંબંધોને પસંદ કરે છે મોનોક્રોનિક સંસ્કૃતિમાં પણ પોલિક્રોનિક સાથે સંબંધમાં ટૂંકા ગાળાના અભિગમ હોય છે જે લાંબા ગાળાના અભિગમ હોય છે જ્યારે મોનોક્રોનિક ચોકસાઈ પસંદ કરે છે આપણે જોઈએ છીએ કે પોલીક્રોનિક સંસ્કૃતિઓ સમજે છે કે સમયનો ચોક્કસ પ્રવાહ છે આ બે દિશાઓ વચ્ચેનો મૂળભૂત તફાવત મેકકુલ દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે જેમાં તે કહે છે કે મોનોક્રોનિક સંસ્કૃતિઓ મુખ્યત્વે ઘડિયાળના સમય પર આધારિત છે જ્યારે પોલીક્રોનિક સંસ્કૃતિઓ સામાન્ય રીતે લોકોના સમય પર આધારિત હોય છે અને આ બંને વચ્ચે વધુ નોંધપાત્ર તફાવત છે સમયને આપણે જે રીતે મૂલ્ય આપીએ છીએ તે તરફ આ સાંસ્કૃતિક અભિગમ છે કારણ કે લોકો આપણી દૈનિક પ્રવૃત્તિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે એક સંસ્કૃતિ કે જેમાં મોનોક્રોનિક અભિગમ હોય છે તે આપણી વસ્તુઓનો રેખીય ક્રમ ધારે છે અને તે સૂચવે છે કે વસ્તુઓ ક્રમિક પેટર્નમાં પૂર્ણ થવી જોઈએ એક વસ્તુ બીજી વસ્તુને અનુસરવાની હોય છે અને A હંમેશા B પહેલા રહેવું જોઈએ અને A કાર્ય B શરૂ થાય તે પહેલા સમાપ્ત થવું જોઈએ અને તેથી મોનોક્રોનિક સંસ્કૃતિઓ તે સાધનો અને પ્રણાલીઓને મૂલ્ય આપે છે જે ધ્યાન કેન્દ્રિત કરે છે અને સમય બચાવવામાં આપણી મદદ કરે છે તેઓ સમયને પૈસા તરીકેના મૂલ્ય તરીકે જુએ છે જેની રચના કરવી પડે છે અને તેથી તેમની સંસ્કૃતિ અને તેથી આ મોનોક્રોનિક સંસ્કૃતિઓમાં કાર્ય સંસ્કૃતિઓ સારી રીતે રચાયેલ અને સારી રીતે વ્યાખ્યાયિત સમયપત્રક દ્વારા સંચાલિત થાય છે આ સંસ્કૃતિઓમાં ધ્યાન કોઈક રીતે નિયોજિત ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન વિક્ષેપો ઘટાડવા માટે છે અને તેઓ હંમેશા શક્ય તેટલો સમય બચાવવાનો પ્રયાસ કરે છે બિન મૌખિક સંકેતો જે આ અભિગમ સાથે સંકળાયેલા હોઈ શકે છે તે ચોક્કસ વૃત્તિઓ સાથે જોડાયેલા છે જે વ્યક્તિગત અને તે સંસ્કૃતિઓમાં પ્રદર્શિત થાય છે ઉદાહરણ તરીકે આગળની યોજના બનાવવાની ક્ષમતા અને વલણ વસ્તુઓને સુનિશ્ચિત કરવા મીટિંગ્સ વગેરે સુનિશ્ચિત કરવા તેથી દિવસ દરમિયાન કોઈ અસ્પષ્ટતા નથી મૂલ્ય તરીકે સમયસરતા ત્યાં હોવી જોઈએ અને તે જ સમયે કાર્યસૂચિ દ્વારા વસ્તુઓને આગળ ધપાવવાનું વલણ છે જેથી વસ્તુઓ સમયસર સમાપ્ત થઈ શકે અને તે જ સમયે તેઓ એક સાથે ઘણી બધી વસ્તુઓ સાથે બેધ્યાનપણે કામ કરવા માંગતા નથી અને તેઓ એક સમયે એક વસ્તુ કરવાનું પસંદ કરે છે જે દેશો સામાન્ય રીતે મોનોક્રોનિક અભિગમ સાથે સંકળાયેલા છે તે ઉત્તર યુરોપના મોટાભાગના દેશો સ્કેન્ડિનેવિયન દેશો જર્મની યુએસએ અને જાપાન છે હોલએ એ પણ ધ્યાન દોર્યું છે કે ઉત્તરીય યુરોપ અને યુએસએની સંસ્કૃતિઓમાં મોનોક્રોનિક માન્યતાઓ અને પસંદગીઓ કુદરતી નથી તેઓ સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો શીખે છે અને તે જ સમયે તેઓ મનસ્વી હોય છે તેમણે આ વલણના વિકાસને ઔદ્યોગિક ક્રાંતિના પ્રારંભિક દિવસોમાં શોધી કાઢ્યો છે જે 1760 થી 1820 દરમિયાન થયો હતો અને કેટલાક લોકો યુરોપ અને યુએસએમાં તેને 1840 સુધી પણ ખેંચે છે કારખાનાની જિંદગી માટે જરૂરી છે કે મજૂરે આપેલા સમયે પહોંચવુ અને નિયત સમય હંમેશા વિવિધ પ્રકારના ઘંટ અથવા સિસોટી વગેરેનો ઉપયોગ કરીને જાહેર કરવામાં આવે ઔદ્યોગિક ક્રાંતિને જાળવવા અને ટકાવી રાખવા માટે આ સમયસરતા જરૂરી હતી અને ધીરે ધીરે આ વલણો આ સંસ્કૃતિઓમાં પ્રવેશી ગયા છે અને તેથી મોનોક્રોનિક સંસ્કૃતિઓ સમયમર્યાદા સુધીમાં વસ્તુઓ પૂર્ણ કરવાના કાર્યોના સમયપત્રક પર સર્વોચ્ચ મૂલ્ય ધરાવે છે અને તેથી હોલ એ કહેવાની હદ સુધી ગયા છે કે અમેરિકાની ઔદ્યોગિક દુનિયામાં સમયપત્રક પૂજ્ય છે અને સમય મૂર્ત છે કારણ કે મોનોક્રોનિક વલણ માટે આપણી પસંદગી આપણને એક સમયે માત્ર એક જ વસ્તુ લેવા માટે પ્રોત્સાહિત કરે છે જે લોકો તેના દ્વારા નિયંત્રિત છે તેઓ વિક્ષેપિત થવાનું પસંદ કરતા નથી અને પૂર્વ નિર્ધારિત સમયપત્રકમાં અચાનક ફેરફાર કરવાનું પસંદ કરતા નથી હોલ અમુક અવરોધોને પણ નિર્દેશ કરી શક્યા છે જે તેમના અભિપ્રાયમાં સમય માટે મોનોક્રોનિક સંદર્ભ સાથે સંકળાયેલા છે તે કહે છે કે સમયની આ ધારણા લોકોને એક બીજાથી સીલ કરે છે અને પરિણામે અન્યની કિંમતે કેટલાક સંબંધો વધારે તીવ્ર બને છે તેમણે સૂચવ્યું છે કે આ સમય પસંદગી એક ઓરડા જેવી છે જેમાં કેટલાક લોકોને પ્રવેશવાની છૂટ છે જ્યારે અન્ય લોકોને તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે સમયપત્રકને અકબંધ સ્થિતિમા રાખવા માટે કઠોરતા અને ધ્યાન છે લોકોને લાગે છે કે જે લોકો સમયના સંદર્ભમાં સમાન મૂલ્ય પ્રણાલીને પસંદ કરતા નથી તેઓ મૂળભૂત રીતે બિનકાર્યક્ષમ અને અવિશ્વસનીય છે અને તે જ સમયે તેઓ અનાદરને પણ પાત્ર છે હોલને લાગે છે કે ભલે મોટાભાગની પશ્ચિમી સંસ્કૃતિઓ સમયની મોનોક્રોનિક ધારણા પર પ્રભુત્વ ધરાવે છે મનુષ્ય જે રીતે વિકસ્યો છે તે કુદરતી ધ્યાન નથી અને તેના મતે આ પસંદગી માનવતાની કુદરતી લયનું ઘણુંજ ઉલ્લંઘન કરે છે જો કે તેનો અર્થ એ નથી કે તે સમયની અલગ દ્રષ્ટિ પસંદ કરે છે તે ફક્ત તેના વિશ્લેષણનો એક ભાગ છે અને તેને તે જ સમાન રીતે સમજવું જોઈએ તેનાથી વિપરીત આપણે જોઈએ છીએ કે પોલીક્રોનિક અભિગમ ચોક્કસ પ્રવાહ અને બિન રેખીયતાને પ્રોત્સાહન આપે છે આ સંસ્કૃતિઓ સંબંધો અને આગાહીઓને સમય તરફની કઠોરતા કરતાં વધુ મૂલ્ય આપે છે યાંત્રિક રીતે સમયપત્રક અનુસરવાને બદલે પહેલા કુદરતી કાર્યસૂચિને સમાપ્ત કરવા પર હંમેશા વધુ ભાર મૂકવામાં આવે છે ઉદાહરણ તરીકે જો આ સાંસ્કૃતિક વર્ગના બે લોકો લાંબા સમય પછી શેરીના ખૂણે મળે છે તો તેઓ 10 વાગ્યાની બેઠકમાં દોડી જવાને બદલે પહેલા બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જોવાનું પસંદ કરશે થોડો વિલંબ સમજી શકાય તેમ છે બિન મૌખિક સંકેતો જે આવી સંસ્કૃતિઓમાં આપણા કાર્ય વાતાવરણમાં પ્રવેશ કરે છે તે મીટિંગ્સ દરમિયાન બિન સમયસર હોવાનું પ્રતિબિંબિત થાય છે અસમયસરતા એ નકારાત્મક કાર્ય સંસ્કૃતિ સાથે સંકળાયેલી હોય તે જરૂરી નથી પરંતુ જો લોકો મોડા આવે તો તેને ચોક્કસ સહાનુભૂતિ તરીકે સમજવું જોઈએ મીટિંગ્સનો ઉપયોગ સંબંધો બનાવવા માટે થાય છે જે કાર્યસૂચિને સમાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે સામાન્ય રીતે ત્યા પુરુ થતુ નથી આ સંસ્કૃતિઓમાં આપણે જોઇએ છીએ કે મલ્ટીટાસ્કીંગ ને મૂલ્ય તરીકે ગણવામાં આવે છે અને તેથી ચોક્કસ સુગમતાને પ્રોત્સાહિત કરવામાં આવે છે લેટિન અમેરિકન દેશોમાં મોટાભાગના આફ્રિકન અને અરેબિક દેશોમાં તેમજ કેટલાક દેશોમાં અને દક્ષિણ એશિયાના અમુક વિભાગોમાં આપણે જોઈએ છીએ કે સમય પ્રત્યે પોલિક્રોનિક અભિગમ અનુસરવામાં આવે છે તે વિશ્વના સમાજના તે વર્ગોમાં પણ અનુસરવામાં આવે છે જે મૂળભૂત રીતે ગ્રામીણ અને કૃષિ છે કારણ કે તેઓ પાક અને ઉત્પાદન વગેરેના મોટા ચક્રને અનુસરે છે અને તે જ સમયે તે સમાજો જે ધાર્મિક કેલેન્ડર્સને સખત રીતે અનુસરે છે ત્યાં આ ગોઠવણ સામાન્ય રીતે જોવા મળે છે તે સંસ્કૃતિઓમાં જ્યાં સમયની પોલીક્રોનિક સમજ પ્રચલિત છે ત્યાં ઘણી સમયરેખાઓ નિયમિતપણે અનુસરવામાં આવે છે જો લોકો સમયમર્યાદાને અનુસરવામાં સક્ષમ ન હોય તો તે સમજી શકાય છે કારણ કે તેઓએ ફાળવેલ કલાકની અંદર કંઈક બીજું કરવાનું પસંદ કર્યું છે આ વલણને મોનોક્રોનિક દ્રષ્ટિકોણથી જોવાની વૃત્તિ તેમને મૂળભૂત રીતે વેરવિખેર અથવા રેંડમ તરીકે જોવાની છે મોનોક્રોનિક સંસ્કૃતિઓ મુખ્યત્વે ઘડિયાળની સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે કારણ કે તેમના માટે સમય દૃઢ છે અને તે સત્વ છે ત્યાં સમયસરતા પાળવામાં આવે છે અને આ સંસ્કૃતિઓમાં જે ચોકસાઈ પસંદ કરવામાં આવે છે તે વિવિધ દિનચર્યાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે ઉદાહરણ તરીકે જ્યાં સુધી જાહેર પરિવહનની વાત છે ત્યાં સુધી સમય સાચવવો મહત્વનો છે જે આ સાંસ્કૃતિક પસંદગીને કારણે પણ પ્રતિબિંબિત થાય છે વ્યાપારી જગતના સંદર્ભમાં કેટલીકવાર આપણને લાગે છે કે મોનોક્રોનિક પરિપ્રેક્ષ્ય પર વધારે પડતો ભાર બહુસાંસ્કૃતિક પરિસ્થિતીમાં પછડાટ આપી શકે છે કારણ કે વફાદાર ગ્રાહકનો આધાર વિકસાવવામાં ક્યારેક વર્ષો લાગી શકે છે તે વિચાર આવા લોકો સમજી શકતા નથી વિવિધ રીતો કે જેમાં સંસ્કૃતિઓ સમયસરતા અને અન્ય સમય સંબંધિત મૂલ્યોનો પ્રતિભાવ આપે છે તે આ વિડિઓમાં સરસ રીતે પ્રદર્શિત થાય છે હું માનું છું કે આપણે બધા માનીએ છીએ કે સમય એકદમ સ્થિર છે પરંતુ વિશ્વભરમાં તેના પ્રત્યેનું વલણ ઘણું અલગ છે જ્યારે તમે સ્વિસ ટ્રેન દ્વારા તમારી ઘડિયાળ સેટ કરી શકો છો બધી સંસ્કૃતિઓ દિવસને મિનિટ અને સેકંડમાં વિભાજિત કરતી નથી અન્ય સંસ્કૃતિઓ માટે સમયસરતા એક ખૂબ જ અલગ બાબત છે એક જર્મન વેચાણ બરાબર આપણે ઘણા આફ્રિકન દેશોમાં દરવાજા ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેના માટે બે સભાઓ એક દિવસમાં ગોઠવવી તેના માટે એકદમ સરળ છે તેમની પહેલી મુલાકાત પણ એક દિવસ સુધીમાં થઈ ન હતી જ્યારે તેઓ તેમની સફરના અંત સુધીમાં હતા તેથી તણાવયુક્ત હોય તે ભાગ્યે જ કામ કરી શકે છે જો તેણે ભૂલથી વિચાર્યું કે તેના યજમાનો તેની જેમ સમયને જોતા હશે મધ્ય પૂર્વ અથવા દક્ષિણ અમેરિકાની જેમ આફ્રિકામાં તેઓ સમયના વિભાગોમાં કામ કરે છે અડધો દિવસ કદાચ ચોક્કસપણે મિનિટોમાં નહીં પણ જ્યાં સુધી તેઓ તે સમયના વિભાગમાં તેમની જરૂરિયાત હાંસલ કરી લે ત્યારપછી જ્યારે ઓછું મહત્વનુ કામ હોય તો તેઓ ઓછા કાર્યક્ષમ અથવા અસરકારક છે તેવુ કહેવા નથી માંગતા પણ ફક્ત એટલું જ કે તેઓ પોતાની ગતિએ કામ કરે છે જો તમે સેકંડમાં કામ કરો છો તો તમારે અનુકૂલન કરવાની જરૂર છે અન્યથા તમે તમારા યજમાનો તરફથી ઘણાં પ્રતિકાર માટે તમારી જાતને તૈયાર કરવા જઈ રહ્યા છો અને તમને સતત નિરાશા મળશે અને પછી ત્યાં સાંસ્કૃતિક વિસંગતતાઓ છે ફ્રેન્ચ સમાજમાં નિરંકુશ સમયસરતા એ સર્વોચ્ચ પ્રાથમિકતા નથી પરંતુ જો તમે ફ્રેન્ચ રેસ્ટોરન્ટ માં મોડા આવો તો હુંફાળા સ્વાગતની અપેક્ષા ન રાખો ફ્રેન્ચ તેમના ખોરાકને ખૂબ જ ગંભીરતાથી લે છે અને વિલંબને તેમના રાંધણ પ્રયત્નો માટે અનાદરની નિશાની માને છે જો તમે ત્યાં સારા તરીકે તરી આવવા માંગતા હોવ તો વેઇટર્સ ની ભવ્ય ખુશામત કરો અમેરિકન અભિવ્યક્તિ સમય એ પૈસા છે તેને યુ માં ખૂબ જ વાસ્તવિક રીતે લઈ શકાય છે એક વાતોડિયા બેંક ગણક જેની લાઇન ધીરે ધીરે આગળ વધી રહી છે તે ગ્રાહકોને અધીરા બનાવશે અને જો લાઇનને તમારા કારણે રાહ જોવી પડશે તો તમે પણ સાંભળશો કારણ કે તમે તમારા ફોર્મ સમય ની પહેલા ભર્યા નથી મોનોક્રોનિક અને પોલીક્રોનિક અભિગમની કેટલીક વૃત્તિઓ જેની આપણે પહેલાથી જ ચર્ચા કરી છે તે સમયસરતા સાથે સંબંધિત છે મોનોક્રોનિક અભિગમ સમયસરતા પસંદ કરે છે જેને લગભગ પવિત્ર માનવામાં આવે છે તેથી 10 વાગ્યાની મીટિંગનો અર્થ એ છે કે ચર્ચાઓ 10 વાગ્યે શરૂ થવી જોઈએ બીજી બાજુ પોલીક્રોનિક સંસ્કૃતિઓ લોકો તરફ વધુ કેન્દ્રિત છે અને તેમના માટે 10 વાગ્યાની મીટિંગનો અર્થ છે કે 10 વાગ્યે લોકો ભેગા થવાનું શરૂ કરશે અને એકબીજાને આવકાર આપવાની શરૂઆત કરશે પોલિક્રોનિક અભિગમમાં સમયસરતાને મોટાભાગે લોકોના લય દ્વારા અવગણવામાં આવે છે અને પરિયોજના અને બિલ ની વહેંચણી પૂર્ણ કરવા માટે સખત પાલન કરવામાં આવે છે એક સખત અનુસૂચિ મુજબ ક્યારેક અવગણના કરવામાં આવે છે સમયની માન્યતામાં સાંસ્કૃતિક વિવિધતાઓ પર પણ આ ચોક્કસ વિડિઓમાં ચર્ચા કરવામાં આવી છે દરેક સંસ્કૃતિમાં સમયની પોતાની માન્યતા હોય છે તેની મિત્રતાની દરેક સંસ્કૃતિ અને સમયની દ્રષ્ટિએ અલગ પ્રકાશિત છે કેટલાક દેશોમાં લોકો અરબી લોકોની જેમ તેમના પરિવારો સાથે મજબૂત સંબંધ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે અથવા અન્ય લોકો મુખ્યત્વે જાપાનીઓની જેમ તેમની કારકિર્દી માટે તેમનું જીવન સમર્પિત કરે છે મારે ઉતાવળ છે અમેરિકન કહે છે મારો સમય પુરો થયો સમયપત્રક પ્રત્યેના આ આધીન વલણનો તિરસ્કાર કરનાર અરબીઓ ફક્ત ત્યારે જ આ અભિવ્યક્તિનો ઉપયોગ કરશે જો Refer time 2843 નિકટવર્તી હોત પશ્ચિમી યુરોપિયન અને ઉત્તર અમેરિકાના દેશો રેખીય દ્રષ્ટિએ થોડો સમય શરૂઆત અને અંત તરીકે સમય અન્ય સંસ્કૃતિઓની તુલનામાં આ સંસ્કૃતિ ઝડપી ગતિએ છે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિઓ આપણા વ્યવસાયનો નિર્ણય લે છે ત્યારે તેઓ કરાર દ્વારા આવે ત્યારે તેને અંત તરીકે જોશે અને તેથી તેઓએ ફરીથી અથવા કરાર પર ફરીથી વિચાર કરવાની જરૂર નથી તેઓ તેમની પાસે રહેલા સમયમાં તેમનાથી શક્ય તેટલું કરવા માંગે છે સમયની ધારણામાં અરબી દેશો ફ્લેક્સિબલ વર્ઝન ધરાવે છે મોટાભાગના અરબી દેશો માટે એપોઇન્ટમેન્ટ તરફ દોરી જવું અથવા લાંબા ગાળાની તપાસ કરવી એ સ્વીકૃત ધોરણ છે ફ્લેક્સિબલ સમય સંસ્કૃતિઓ માટે સમયપત્રક એ માનવ લાગણીઓ કરતાં ઓછું મહત્વનું છે જ્યારે લોકોના ધ્યાન આકર્ષિત કરવા અથવા જરૂરી કુદરતી માટે સંબંધો હોય તો સમય વ્યક્તિલક્ષી ચીજ બની જાય છે ત્યાં ફેરફાર કરી અથવા લંબાવી શકાય છે આપખુદ સમયપત્રક ખાતર સભાઓમાં ઉતાવળ કરવામાં આવશે નહીં અથવા ટૂંકી કરવામાં આવશે નહીં સમય એ ખુલ્લું સંસાધન છે કોમ્યુનિકેશન ઘડિયાળ દ્વારા નિયંત્રિત થતુ નથી એશિયામાં લોકો સમયની દ્રષ્ટિને ચક્રીય દ્રષ્ટિ તરીકે જુએ છે શિન સંસ્કૃતિ એક ખ્યાલને આગળના પગલા પર લઈ જાય છે જ્યારે જીવનની પ્રક્રિયા સમાપ્ત થાય છે ત્યારે એશિયન દેશો ફરી જન્મથી શરૂ થશે એશિયન દેશો અને પશ્ચિમ યુરોપિયન દેશો ધીમી ગતિએ છે દાખલા તરીકે જ્યારે ચીની લોકો ઉદાહરણ તરીકે વ્યવસાયિક સોદા માટે એપોઇન્ટમેન્ટ લે છે ત્યારે તેઓ હંમેશા વહેલા પહોંચતા હોય છે તેથી તેઓ તમારો સમય બગાડશે નહીં કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે એશિયન લોકો નિર્ણય લે છે જ્યા હંમેશા નિર્ણય પછી ખંડન કરે છે જોવે કે જો આ કિસ્સો ન હોય તો તે હજી પણ યોગ્ય પસંદગી છે કે નહીં તેઓ તે મુજબ ગોઠવાશે દાખલા તરીકે જ્યારે યુરોપિયન ઉદ્યોગપતિ ચાઇનીઝ ઉદ્યોગપતિઓ સાથે સોદો કરવા અથવા કરાર કરવા માંગતા હોય ત્યારે તેઓ ઝડપથી વ્યવહાર કરવાની અપેક્ષા રાખે છે અને માત્ર ભવિષ્ય વિશે જ વિચારે છે જ્યારે ચીની ઉદ્યોગપતિ હંમેશા લાંબા ગાળાના ઉકેલ અને બધું જ જે ઘણી વખત કરાય તે શોધશે જો તે ઝડપથી મળી જાય તો પશ્ચિમી સંસ્કૃતિઓ તેને સમયના બગાડ તરીકે જોશે આપણી સાંસ્કૃતિક પસંદગીઓ જ્યાં સુધી સમયની આપણી સમજણ સંબંધિત છે તે માત્ર અન્ય લોકો સાથેના આપણા સંબંધમાં જ નહીં પણ ટેકનોલોજી સાથેના આપણા સંબંધમાં પણ પ્રતિબિંબિત થાય છે તેનું સ્પષ્ટ ઉદાહરણ જે રીતે ગ્લોબલ વેબસાઇટ્સ બનાવાય છે આપણને લાગે છે કે મોનોક્રોનિક વપરાશકર્તાઓ ઝડપી અને નિર્ણાયક હોય છે અને સામાન્ય રીતે કાર્ય લક્ષી હોય છે અને તેઓ વેબસાઇટ્સને તે જ રીતે બનાવે છે બીજી બાજુ આપણે જોઇએ છીએ કે પોલીક્રોનિક વપરાશકર્તાઓ પરિણામો કરતા પ્રક્રિયા પર ભાર મૂકે છે અને વ્યવહારુ અમલીકરણ પર ઉચ્ચ સ્તરની સમજ મેળવવાનું પસંદ કરે છે અને વિવિધ સંસ્કૃતિઓ દ્વારા જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તે રીતે આ તફાવત સરળતાથી દેખાય છે આપણી કાર્ય સંસ્કૃતિઓ ની ઝડપી બદલાતી ગતિમાં જ્યાં આપણે વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના લોકો સાથે કામ કરવું પડી શકે છે વિવિધ સંસ્કૃતિઓમાં સમયને અલગ રીતે કેવી રીતે માનવામાં આવે છે તે અંગેની આપણી જાગૃતિ લગભગ આવશ્યક બની ગઈ છે જે લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે તેમને ખબર હોવી જોઇએ કે સમયની જુદી જુદી વ્યાખ્યાઓ શું છે અને લોકો તેનાથી અલગ રીતે કેવી રીતે સંબંધિત છે ખાસ કરીને રસપ્રદ શબ્દ જે લેટિન અમેરિકન દેશોમાં વપરાય છે તે મનાના છે મધ્ય પૂર્વમાં સમાનાર્થી શબ્દ બુકરા છે જે ચોક્કસ વલણ સૂચવે છે તેનો અર્થ એ છે કે જે આજે ન કરી શકાય તે કાલે કરવામાં આવશે તેથી સમયની દ્રષ્ટિએ આ વિલંબિત વલણ એ આપણા મૂલ્યો અને અન્ય લોકો સાથેના આપણા સંબંધોને જોવાનું એક સાંસ્કૃતિક પાસું છે મોનોક્રોનિક સંસ્કૃતિઓમાં આપણે જોઈએ છીએ કે સમય વહેંચાયેલો છે અને આગળ ઓળખી શકાય તેવા એકમોમાં વહેંચાયેલો છે જો કે પોલીક્રોનિક સંસ્કૃતિઓમાં આપણને લાગે છે કે સમય ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનું સુખદ મિશ્રણ છે અને આ વિભાગો કડક રીતે અલગ નથી તેથી આપણે સમજવું પડશે કે જેની સાથે આપણે કામ કરીએ છીએ તે સમયને ઔપચારિક અને કાર્યલક્ષી રીતે જુએ છે કે સમયને વિતાવવાની અને આંતરવ્યક્તિત્વ સંબંધો વિકસાવવાની તક તરીકે સમયને જુએ છે કેટલીક સંસ્કૃતિઓમાં આપણને લાગે છે કે સમયસરતાનો અભાવ આપણી સામાજિક પ્રતિષ્ઠા સાથે સંકળાયેલો છે અમુક સમાજોમાં તેમજ અમુક સંસ્થાઓમાં ગૌણ અધિકારીઓને એપોઇન્ટમેન્ટ માટે રાહ જોવી તે ખૂબ જ સામાન્ય છે જેથી તેઓ તેમના ઉપરી અધિકારીના ઉચ્ચતમ પદના મર્મ અને મહત્ત્વને આંતરિક બનાવી શકે મોડા પહોંચવાથી ઘણી વખત શક્તિ અને ગૌરવ દર્શાવવામાં આવે છે અને તેનો ઉપયોગ અમુક દેશોમાં યુક્તિ તરીકે પણ થાય છે ખાસ કરીને આપણે મધ્ય પૂર્વીય દેશોની કાર્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરી શકીએ છીએ જો કે આપણે જોઇએ છીએ કે મોનોક્રોનિક સંસ્કૃતિમાં સમયસરતાનો અભાવ હંમેશા નારાજ કરે છે એક ખૂબ જ રસપ્રદ ઉદાહરણ માઈકલ જેક્સનનું છે જેમણે 2005 માં એક જજ કોર્ટમાં મોડા પહોંચ્યા ત્યારે તેમના પર ગુસ્સો કર્યો હતો સમયસરતા મોનોક્રોનિક સંસ્કૃતિઓ દ્વારા મૂલ્ય તરીકે ગણાય છે અને તેમાં એવા લોકોને પણ છૂટ અપાતી નથી જે લોકો વિવિધ ક્ષેત્રોમાં સામાજિક અથવા સાંસ્કૃતિક રીતે અગ્રણી હોય તે નોંધવું રસપ્રદ છે કે અમુક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં મીટિંગનો સમય આપ્યા પછી પણ કોઈ દેશનું નામ દાખલ કરવામાં આવે છે અને કોઈ દેશના નામનો સમાવેશ સૂચવે છે કે દરેકે એ પણ સમજવું પડશે કે ચોક્કસ દેશ પોતાને સમય સાથે કેવી રીતે જોડે છે કોઈ દેશનું નામ દાખલ કરવામાં આવે ત્યારે વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના સહભાગીઓને આમંત્રણની વાત હોય ત્યારે સમય નક્કી છે કે પરિવર્તનક્ષમ છે તે સમજવાની મંજૂરી આપે છે હું આ ઉદાહરણ માર્ટિન અને ચેની માંથી લઉં છું જેમણે આમંત્રણનું આ ઉદાહરણ ટાંક્યું છે જ્યાં સવારે 9 વાગ્યે "મલેશિયન સમય" પર મીટિંગની જાહેરાત કરવામાં આવે છે હવે મલેશિયાનો સમય એ સંકેત છે કે સમયસરતાને પરિવર્તનક્ષમ રીતે લેવામાં આવશે કામનો સમય અને વ્યક્તિગત સમય મોનોક્રોનિક સંસ્કૃતિઓમાં સખત રીતે અલગ પડાય છે જો કે પોલીક્રોનિક સંસ્કૃતિઓમાં આપણે જોઇએ છીએ કે કામનો સમય અને વ્યક્તિગત સમય સખત રીતે અલગ પાડવામાં આવતા નથી તેઓ ઘણીવાર એકબીજામાં શામેલ હોય છે આ સાંસ્કૃતિક પાસાઓ અલગ અલગ સંસ્થાઓમાં આગળ વધે છે અને તે તેમની કાર્ય સંસ્કૃતિમાં પ્રતિબિંબિત થાય છે ઉદાહરણ તરીકે કંપનીના કાર્યો માટે કામના દિવસ દરમિયાન કેટલો સમય આપવામાં આવે છે અને સમાજીકરણ માટે કેટલો સમય આપવામાં આવે છે મોનોક્રોનિક સંસ્કૃતિઓમાં આપણે જોઈએ છીએ કે વિભાજન સામાન્ય રીતે 80 ટકા કાર્ય અને 20 ટકા સામાજિક છે બીજી બાજુ પોલીક્રોનિક દેશોમાં આપણને લાગે છે કે તે ખૂબ સુંદર હોઈ શકે છે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં સમયના યોગ્ય અર્થોને સમજવું એટલું મહત્વનું છે કે વ્યવસાયનું વૈશ્વિકરણ સમગ્ર વિશ્વમાં ખાસ કરીને વ્યક્તિના સ્તરે સંસ્થાના સ્તરે સમયના ખ્યાલને કેવી રીતે જોવામાં આવે છે તેના પર અસર કરે છે તેથી દેશ કરતાં વધુ આપણને લાગે છે કે તે સંસ્થા છે જે સમય સાથે સાંસ્કૃતિક સંગઠનોને પ્રતિબિંબિત કરે છે તે નોંધવું રસપ્રદ છે કે એક જ કંપનીની કચેરીઓમાં કાર્ય સંસ્કૃતિઓ જે વિવિધ દેશોમાં સ્થિત છે તે વિવિધ પેટર્નને અનુસરી શકે છે એક દેશમાં સ્થિત મુખ્ય કાર્યાલય જ્યાં મોનોક્રોનિક વલણ માટે પસંદગી છે તે અન્ય ઓફિસ ની તુલનામાં અલગ વાતાવરણમાં કામ કરશે જે એવા દેશમાં સ્થિત છે જે પોલીક્રોનિક વલણ દ્વારા સંચાલિત છે આ તફાવતો આપણને જે રીતે સમયને જુદી જુદી રીતે સમજવામાં આવે છે અને આપણા સામાજિક અને સાંસ્કૃતિક પરિમાણો દ્વારા કેટલી હદ સુધી શરતોને આધીન છે તે માટે આપણને ચેતવે છે અને તે જ સમયે જ્યાં સુધી સમય સાથેના આપણા જોડાણની વાત છે ત્યાં સુધી આપણી જાતને વિવિધ દ્રષ્ટિકોણને સહાનુભૂતિપૂર્ણ રીતે સ્વીકારવાની આવશ્યકતા છે મોનોક્રોનિક અને પોલીક્રોનિક વ્યક્તિઓ વચ્ચેના વલણનો તફાવત આ વિડીયોની મદદથી વધુ સમજી શકાય છે અહીં આપણી પાસે જિમી છે તે સ્થાપિત સમયપત્રકનું પાલન કરવાનું પસંદ કરે છે આપણે તેમને મોનોક્રોમિક કહીએ છીએ મોનોક્રોનિક લોકો યોજનાઓ અને સમયમર્યાદા સાંભળવાનું પસંદ કરે છે તેમનો સમય મૂલ્યવાન હોય છે તેઓ એક સમયે એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરે છે અને સમયમર્યાદા પૂરી કરવા માટે સખત મહેનત કરે છે અને તેઓ વિક્ષેપોને પસંદ કરતા નથી દીર્ઘકાલીન સંસ્કૃતિઓમાંના એક જે સામાન્ય રીતે પશ્ચિમી સમાજમાં અનુસરવામાં આવે છે આ દૃશ્યમાં આપણી પાસે બોબ છે બોબ જેને આપણે પોલિક્રોનિક કહીએ છીએ પોલિક્રોનિક લોકો વારંવાર મોડા આવે છે અને સરળતાથી વિચલિત થાય છે અને એક સાથે ઘણી વસ્તુઓ કરે છે બોબ માટે એપોઇન્ટમેન્ટનું સમયપત્રક ઝડપથી બદલવું અને સમયમર્યાદા પૂરી ન કરવી સામાન્ય છે લેટિન અમેરિકન અને મધ્ય પૂર્વીય દેશોમાં આ વર્તન સામાન્ય છે જ્યારે મોનોક્રોનિક અને પોલિક્રોનિક લોકો જૂથોમાં ક્રિયાપ્રતિક્રિયા કરે છે ત્યારે પરિણામો નિરાશાજનક હોઈ શકે છે મોનોક્રોમિક લોકો પોલિક્રોનિક લોકો સમયમર્યાદા અને સમયપત્રકનો કેવી રીતે અનાદર કરે છે તેનાથી વ્યથિત થઈ શકે છે એકસાથે સરળ રીતે કામ કરવા માટે મોનોક્રોનિક સભ્યોએ સમય સંવેદનશીલ કાર્યો માટે જવાબદારી લેવાની જરૂર છે જ્યારે પોલિક્રોનિક સભ્યોને સ્વીકારવાથી પરિસ્થિતિની પ્રકૃતિ અને મહત્વ પરનો આધાર બદલાય છે આ વિડીયો ખૂબ જ યોગ્ય રીતે સૂચવે છે તેમ સમય માત્ર માપવાનું સાધન નથી તે માનવ વર્તનને પણ સૂચવે છે તે આપણી સાંસ્કૃતિક પસંદગીઓ પણ દર્શાવે છે તે સંબંધો પ્રત્યે આપણું વલણ પણ દર્શાવે છે વ્યવસાય અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સમયની અંદર આયોજન કરવામાં આવે છે અને આપણી પસંદગીઓ વિશે વિવિધ સમજણ પણ મૂંઝવણ પેદા કરી શકે છે અમેરિકન માટે સમય એ ખરેખર પૈસા છે અને તેથી તે હંમેશા કિંમતી માનવામાં આવે છે કારણ કે આ સમાજ મૂળભૂત રીતે નફાલક્ષી સમાજ છે જર્મન અને સ્વિસ લોકો તેમના સમયને વ્યવસ્થિત અને આયોજનની ભાવના સાથે જોડે છે ઉદાહરણ તરીકે કેટલીક અન્ય સંસ્કૃતિઓમાં સ્પેનિશ સંસ્કૃતિ તેમજ ઇટાલિયન અને અરબી સંસ્કૃતિઓમાં આપણે જોઈએ છીએ કે સમયની વિચારણા સામાન્ય રીતે માનવીય લાગણીઓને આધિન હોય છે ફ્રેન્ચની સમજ જ્યાં સુધી સમયસરતાની વાત છે તે પણ પોલીક્રોનિક વલણની નજીક છે આપણી સમયની સમજણ આપણને આપણા બિન મૌખિક કોમ્યુનિકેશન વધુ સારી રીતે ગોઠવવા અને આપણા સંવાદનુ નિયમન કરવા અને ક્રિયાપ્રતિક્રિયાઓ એવી રીતે કરવામાં મદદ કરે છે કે જેથી અન્ય લોકો પણ તેને સહાનુભૂતિપૂર્ણ સમજી શકે તમારો આભાર